સ્વાગત છે આ મોડ્યુલ માટે અને આ અમારા છેલ્લા લેકચરનું ચાલુ છે જેમાં આપણે MOSFET જોયું છે આપણે જોયું છે કે કેવી પ્રક્રિયાનો ઉપયોગ કરીને MOSFET બનાવી શકાય છે પછી આપણે જોયું કે એન્હાન્સમેન્ટ MOSFET કેવી રીતે વર્કિંગ કરે છે આપણે કેટલીક ટ્રાન્સફર લાક્ષણિકતાઓ જોઈ છે આ મોડ્યુલમાં આપણે ડીપ્લેશન ટાઈપ MOSFET ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું તેથી એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET ના કિસ્સામાં સોર્સ અને ડ્રેઇન વચ્ચે ચેનલો હાજર ન હતી જો હું કહું કે મારી ઈન્ડેક્સ ફિંગર પછી આ એક સોર્સ છે અને આ એક ડ્રેઇન છે પછી જે પેન છે તે ચેનલ ત્યાં નહોતી તેનો અર્થ એ છે કે ચેનલ ત્યાં નથી તેથી જ્યારે આપણે સોર્સની સરખામણીમાં નેગેટિવ ગેટ વોલ્ટેજ એપ્લાય કરીએ ત્યારે આ ચેનલ ઉત્પન્ન કરી શકાય છે ગેટના સોર્સની તુલનામાં પોઝિટિવ ગેટ વોલ્ટેજ VGS સોર્સની સરખામણીમાં પોઝિટિવ છે અને પછી ગેટ ઉપર પોઝિટિવ વોલ્ટેજને કારણે ઇલેક્ટ્રોન બેઝથી આકર્ષિત થશે અને ચેનલની રચના બનશે આ ચેનલની ડ્યુટી રચનામાં જેમ જેમ આપણે VGS ને વધારીએ છીએ તેમ VDS ની કિંમત માટે આપણો કરંટ વધવા માંડે છે કોન્સ્ટન્ટ VGS માટે જ્યારે આપણે VDS વધારીએ છીએ તે સેચ્યુરેશન રિજિયન સુધી પહોંચશે જ્યારે તે સેચ્યુરેટ થવાનું શરૂ કરે છે કોન્સ્ટન્ટ વોલ્ટેજ અથવા VD saturation ને પિન્ચ ઑફ રિજિયન પણ કહેવાય છે અને પછી જ્યારે આપણે અચાનક વધારવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે તે VDS વધે છે અથવા કન્ટીન્યુઅસ વધારો થાય છે અને MOSFET બ્રેકડાઉન થઈ શકે છે અથવા બ્રેકડાઉન રિજિયનમાં પ્રવેશી શકે છે અથવા MOSFET ને અસર થઈ શકે છે અને તે નાશ પામી શકે છે તેથી આપણા મૂલ્ય કરતાં VDS વધારે ન હોવું જોઈએ આપણે એ પણ જોયું છે કે ગેટ ટુ સોર્સ વોલ્ટેજ થ્રેશોલ્ડ વોલ્ટેજ કરતા વધારે અથવા સમાન હોવા જોઈએ કરંટ I નો પ્રવાહ જોવા માટે જે ડ્રેઇન કરંટ છે તેથી આ મોડ્યુલમાં ચાલો જોઈએ કે કેવી રીતે ડીપ્લેશન ટાઈપ MOSFET છે અને આગળ આપણે તેને કેવી રીતે ચલાવી શકીએ અને ડીપ્લેશન ટાઈપ MOSFET નું કન્સ્ટ્રકશન શું છે તેથી જો તમે સ્ક્રીન જોઈ શકશો આજે આપણે ડીપ્લેશન ટાઈપ nmos ટ્રાન્ઝિસ્ટરનું કન્સ્ટ્રકશન અને વર્કિંગ તેમજ તેની ડ્રેઇન અને ટ્રાન્સફર લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીશું આપણે ડ્રેઇન અને ટ્રાન્સફર લાક્ષણિકતાઓ જોઈશું આપણે ફક્ત ડીપ્લેશન ટાઈપ MOSFET અને એન્હાન્સમેન્ટ ટાઈપનું કન્સ્ટ્રકશન અને વર્કિંગ જોઈશું તેથી આ સ્લાઇડ ઉપર નજીકથી નજર નાખો આ પર્ટિક્યુલર આકૃતિ તમે જોઈ શકો છો ત્યાં એક સબસ્ટ્રેટ છે જે SS સ્લેશ B છે આ અહીં ઇન્ટરનલી સોર્સ સાથે જોડાયેલ છે આપણે VDS એપ્લાય કરી રહ્યા છીએ જ્યાં સોર્સની તુલનામાં ડ્રેઇન વધુ પોઝિટિવ છે અને પછી હમણાં આ પર્ટિક્યુલર સ્થિતિમાં ગેટ સીધો સોર્સ સાથે જોડાયેલ છે હેટનો મતલબ છે કે VGS VGS 0 છે હવે આ સ્થિતિમાં તમે જોઈ શકો છો સોર્સ અહીં છે ડ્રેઇન અહીં છે અને ત્યાં પહેલાથી જ સોર્સ અને ડ્રેઇન વચ્ચે ચેનલ અસ્તિત્વમાં છે સોર્સ અને ડ્રેઇન વચ્ચે પહેલેથી જ ચેનલ અસ્તિત્વમાં છે હવે તેનો અર્થ એ છે કે જ્યારે મારો VGS 0 વોલ્ટ છે ત્યારે મારી VDS શું છે વોલ્ટેજ VDS એ સોર્સ ઉપર ડ્રેઇન માઇનસ વોલ્ટેજ સિવાય બીજું કંઈ પણ નથી તેથી જો હું VDS વધારીશ તો મારી VD વધશે અને અનુરૂપ મારી ID વધશે કારણ કે મારી પાસે પહેલેથી જ સોર્સ અને ડ્રેઇન વચ્ચે આ ચેનલ હાજર છે તેથી ખાસ સ્થિતિમાં જ્યારે તમારી પાસે VGS 0 હોય અને VDS વધારવાથી આપણે ડ્રેઇન કરંટમાં વધારો જોઈ શકીએ છીએ પરંતુ એન્હાન્સમેન્ટના કિસ્સામાં જ્યારે VGS 0 ની બરાબર હોય ત્યારે VDS વધારવાથી પણ આપણે કોઈ ડ્રેઇન કરંટ શોધી શક્યા નહીં કારણ કે સોર્સ અને ડ્રેઇન વચ્ચે કોઈ ચેનલ ન હતી તેથી હવે ડીપ્લેશન ટાઈપ MOSFET ના કિસ્સામાં આપણે શું જોઈએ છીએ કે જ્યારે આપણે સોર્સ ટુ ગેટ ઉપર કોઈ વોલ્ટેજ એપ્લાય કરતા નથી તો વોલ્ટેજ 0 છે આ કિસ્સામાં જ્યારે આપણે એપ્લાય કરીએ છીએ જ્યારે આપણે VDS વધારીએ છીએ ત્યારે આપણે અનુરૂપ કરંટ ID માં વધારો જોઈ શકીએ છીએ તો તે શું છે ચાલો આગળ જોઈએ જો હું VDS વધારતો રહીશ તો રીવર્સ બાયસ વધતો રહેશે ડીપ્લેશનની પહોળાઈ વધતી રહેશે અને ચેનલો સાંકડી બને છે અને ID કોન્સ્ટન્ટ બને છે તેથી જો હું VDS વધારવાનું ચાલુ રાખું પછી ચેનલ આ રીતે સાંકડી થવાનું શરૂ કરશે જે તમે આકૃતિમાં જોઈ શકો છો અને અહીંથી ચેનલ સાંકડી થઈ રહી છે શું થશે કારણ કે ડીપ્લેશન રિજિયનની પહોળાઈ ડીપ્લેશન રિજિયનની આ પહોળાઈ વધી રહી છે હવે બીટા ડીપ્લેશન રિજિયન આના જેવો હશે તેથી પહોળાઈ વધી રહી છે ડીપ્લેશન રિજિયનની પહોળાઈ વધી રહી છે હવે જો ડીપ્લેશન રિજિયનની પહોળાઈ વધી રહી છે તેનો અર્થ એ કે ચેનલ સાંકડી બની રહી છે જો ચેનલ સાંકડી થઈ જાય તો મારો કરંટ ID કોન્સ્ટન્ટ રહેશે અને આ પર્ટિક્યુલર કિસ્સામાં જ્યારે VGS 0 છે જ્યારે મારો ID કે જે મારો ડ્રેઇન કરંટ છે જે કોન્સ્ટન્ટ મૂલ્ય છે પછી તેને ID Saturation અથવા IDSS કહેવામાં આવે છે જો કે નોંધ લો કે IDSS મહત્તમ કરંટ નથી જો તમે VGS 0 નો વધારો કરો તો અમારી પાસે વધારે કરંટ હોઈ શકે છે તેથી તે ID કોન્સ્ટન્ટ નથી તે ID સેચ્યુરેશન છે તેનો અર્થ એ છે કે અમારી પાસે IDSS થી વધુ ન હોઈ શકે તે મહત્તમ કરંટ નથી જ્યારે આપણે VDS 0 વોલ્ટ વધારવાનું શરૂ કરીએ છીએ ત્યારે IDSS કરતાં વધુ હોઈ શકે છે આ એક શરત હતી જ્યારે આપણી પાસે VGS 0 વોલ્ટની બરાબર હોય પણ જો હું VG S 0 વોલ્ટ વધારીશ તો હું IDSS માં વધારો અથવા કરંટ ID માં ઘટાડો જોઈ શકું છું હવે જો તમે જમણી બાજુની સ્લાઇડ જુઓ સ્લાઇડમાં તમે શું જુઓ છો જો VGS 0 થી ઓછું હોય અથવા આપણે કહીએ કે VGS 1 વોલ્ટ હોય તો હવે શું થશે અર્થ એ થાય કે તે VGS છે ગેટ નેગેટિવ છે તો શું થશે ઇલેક્ટ્રોન નીચે પોસ્ટ કરવામાં આવશે કારણ કે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે આપણે ગેટ ટર્મિનલ ઉપર નેગેટિવ એપ્લાય કરેલા છે તેથી નેગેટિવ નેગેટિવ રિપલ્ઝનનું કારણ બનશે આ રિપલ્ઝન ઇલેક્ટ્રોનને સબસ્ટ્રેટમાં નીચે ધકેલવામાં અસર કરશે તમે જોઈ શકો છો કે ત્યાં એક સબસ્ટ્રેટ છે તેથી ઇલેક્ટ્રોન નીચે આવશે તેને આ રીતે નીચે ધકેલી દેવામાં આવશે અને નેગેટિવ ચાર્જને કારણે હોલ્સમાં પોઝિટિવ ચાર્જ હશે જે આપણે જાણીએ છીએ તેથી હોલ્સ ઉપર દબાણ કરવામાં આવશે તે ઉપર ખેંચાશે તમે જોઈ શકો છો કે હોલ્સ ઉપર ખેંચાય છે ઇલેક્ટ્રોનને નીચે ધકેલાય છે તેથી આના પરિણામે ઇલેક્ટ્રોન અને હોલ્સનું પુનસંયોજન થશે જે N ચેનલમાં ઇલેક્ટ્રોન ઘટે છે ID ને ઘટાડે છે તેથી જો મારી આ ખાસ સ્થિતિ હોય જ્યાં મારું VGS 0 થી ઓછું હોય જ્યારે મારું VGS 0 થી ઓછું હોય તો શું થશે ચેનલમાંથી મારા ઇલેક્ટ્રોન નીચે ધકેલાશે હોલ્સ ઉપર ખેંચાશે અને ત્યાં હોલ્સ અને ઇલેક્ટ્રોનનું પુનસંયોજન થશે અને છેવટે હું જે જોઈ શકું છું તે ચેનલમાં ઘટાડો થાય છે અને કરંટ ID માં પણ વારાફરતી ઘટાડો થશે તેથી ચાલો બીજી શરત ઉપર વિચાર કરીએ તે આ કિસ્સામાં મારું VGS 0 વોલ્ટ છે જો મારું VGS 0 વોલ્ટ છે તો ચાલો માનીએ કે તે પ્લસ 1 વોલ્ટ છે તમે અહીં ગેટ ટર્મિનલ ઉપર પ્લસ જોઈ શકો છો તમારી પાસે સબસ્ટ્રેટ છે જે ગ્રાઉન્ડ સાથે જોડાયેલ છે અથવા ગ્રાઉન્ડ સાથે અને ઇન્ટરનલી તે સોર્સ સાથે જોડાયેલ છે જે આપણે જાણીએ છીએ તેથી અહીં જો મારી પાસે ગેટ છે જે સોર્સની તુલનામાં પોઝિટિવ છે પછી ઇલેક્ટ્રોનનું શું થશે સબસ્ટ્રેટમાં અહીં ઇલેક્ટ્રોન છે આ ખેંચવામાં આવશે આ પહેલેથી જ N ચેનલ છે n ચેનલ અહીં છે જેમ તમે બધા જોઈ શકો છો આ N ચેનલોમાં ઇલેક્ટ્રોન છે આ સોર્સ અને ડ્રેઇન વચ્ચે ચેનલ બનાવે છે આ તમારું ઓક્સાઇડ લેયર SiO2 છે ગેટ ઓક્સાઇડનું પાતળું લેયર છે જે આપણે પહેલાથી જ જોયું છે આપણે ગેટ ઓક્સાઇડ કેવી રીતે વધારી શકીએ થર્મલ ઓક્સિડેશનનો ઉપયોગ કરીને આપણે ગેટ ઓક્સાઇડ વધારી શકીએ છીએ હવે જો હું સબસ્ટ્રેટના સંદર્ભમાં પોઝિટિવ એપ્લાય કરું છું પછી શું થશે ઇલેક્ટ્રોન P સબસ્ટ્રેટમાંથી માઈનોરીટી કેરિયર્સને ખેંચવામાં આવશે અને ચેનલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે ચેનલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે જેના કારણે ID ઝડપથી વધશે જુઓ આપણે સમજવું પડશે કે માત્ર પોઝિટિવ એપ્લાય કરીએ તો ઇલેક્ટ્રોન આકર્ષિત થશે ઇલેક્ટ્રોનને નીચે દબાણ કરવા માટે નેગેટિવ એપ્લાય કરવું પડશે જો ઇલેક્ટ્રોનને નીચે ધકેલવામાં આવે તો ચેનલ સાંકડી થઈ જશે અને મારું ID ઘટશે જો મારા ઈલેક્ટ્રોનને ઉપર ધકેલવામાં આવે તો હું મારી ID વધતું જોઈ શકું છું જે ડીપ્લેશન ટાઈપ MOSFET ની રચના કરે છે તેથી આ કિસ્સામાં જો હું ડીપ્લેશન ટાઈપ MOSFET માટે ડ્રેઇન ટ્રાન્સફર લાક્ષણિકતાઓ દોરવા માંગુ છું હું તેને કેવી રીતે દોરી શકું હવે તમે અહીં જુઓ VGS 0 વોલ્ટ ઉપર મારી પાસે પહેલેથી જ વધતો VDS છે VDS વધારવાથી હું ID માં વધારો જોઈ શકું છું જેમ તમે અહીં જુઓ છો ચાલો ધ્યાનમાં લઈએ કે VGS 0 વોલ્ટ બરાબર છે તેનો અર્થ એ છે કે આપણે આ લાઈન ઉપર વિચાર કરવો પડશે અને તમે જોઈ શકશો કે VGS 0 વોલ્ટ હોય ત્યારે ત્યાં પહેલેથી જ કરંટ વહેતો હોય છે તેથી જો મારી પાસે 0 વોલ્ટ કરતા ઓછા VGS હોય તો આ કિસ્સામાં મારો કરંટ ઘટવાનું શરૂ થશે જેમ તમે જોઈ શકો છો કે સેચ્યુરેશન IDSS વહેલી પહોંચી રહી છે અને VGS 6 વોલ્ટ ઉપર તે લગભગ કોલ છે જે તમે જોઈ શકો છો પણ જો હું VGS 0 વોલ્ટ વધારું તો જેમ આપણે ચર્ચા કરી હતી તેમ જો હું VGS 0 વોલ્ટ વધારું તો આપણે કરંટને હજુ વધતો જોઈ શકીએ છીએ ID હજુ પણ વધી રહ્યું છે તેનો અર્થ એ કે મારું IDSS મહત્તમ કરંટ નથી કારણ કે જો હું મારો VDS 0 વોલ્ટ વધારીશ તો કરંટ ID વધી રહ્યો છે જે હું જોઈ શકું છું તેથી આપણે અહીં શું જોઈએ છીએ ડ્રેઇન લાક્ષણિકતાઓ ID વર્સીસ VDS છે અહીં ID વર્સીસ VDS જ્યારે ટ્રાન્સફર લાક્ષણિકતાઓ ફિક્સ્ડ VDS માટે ID વર્સીસ VGS હશે ફિક્સ્ડ VD માટે ચાલો આપણે ટ્રાન્સફર લાક્ષણિકતાઓ દોરીએ હવે આ કિસ્સામાં હું શું કરીશ હું એક x અને y દોરીશ આની જેમ x y આલેખ છે અને હું શું કરીશ જો આ 0 વોલ્ટ છે તો આ 1 છે અને પછી આ દિશામાં હું મારું મૂલ્ય લખીશ આ 6 છે આ શું છે અહીં શું છે અહીં ID છે તો હું શું લખીશ 6 5 4 1 સુધી કારણ કે મેં સમાન વોલ્ટેજ એપ્લાય કર્યા છે મેં આ આલેખમાં સમાન VGS એપ્લાય કર્યા છે તેથી તમે આ બધા વોલ્ટેજ જુઓ છો જે આપણે અહીં x એક્સિસમાં લખી રહ્યા છીએ હવે તમે જુઓ આપણે શું કરવાનું છે આપણે ફક્ત દોરવાનું છે કારણ કે આ ID છે તેથી તમને આ પણ ID મળે છે તો આપણે શું કરવાનું હતું આપણે ફક્ત આ ID ના મૂલ્યોને આની જેમ આની જેમ આની જેમ જોડવા પડશે હવે આપણે શું કરવાનું છે આપણે જોવાનું છે કે કોન્સ્ટન્ટ VDS માટે કરંટ માટે અહીં શું મૂલ્ય છે ચાલો કહીએ કે VDS કોન્સ્ટન્ટ છે હવે આપણે 6 કન્સિડર કરીએ 6 માટે કરંટ 0 છે તેથી મારી પાસે 0 5 હશે ચાલો આપણે કહીએ કે 5 માટે મારો કરંટ 1 છે તેથી હું અહીં એક સ્ટાર મુકીશ પછી 2 પછી 3 પછી ચાલો કહીએ કે કરંટ 4 વધારે કરંટ છે 0 માટે હજી પણ વધારે છે 1 માટે હું અહીં જોઈ શકું છું કે મારો કરંટ અહીં ક્યાંક છે અને ચાલો કહીએ કે આ મૂલ્ય 8 અને 8 મિલિએમ્પિયર છે પછી હું જે જોઈ શકું છું તે એ છે કે મારી પાસે આ અક્સિસ ઉપર પોઇન્ટ છે ફક્ત સમજણ માટે પર્ટિક્યુલર VGS ના મૂલ્ય માટે કરંટનું મૂલ્ય શું છે તેથી અહીં મારો આલેખ ID વર્સીસ VGS છે તો ફરીથી હું ટ્રાન્સફર લાક્ષણિકતાઓ દોરી શકું છું જો મારી પાસે હોય અથવા જો હું ડ્રેઇન લાક્ષણિકતાઓ જાણું છું જે ID વર્સીસ VDS છે જો આપણે જાણીએ કે તે શું છે VD વર્સીસ VDS માટે આલેખ VGS ના અલગ મૂલ્ય માટે કેવી રીતે દેખાય છે તે VGS વર્સીસ ID નો આલેખ કરવો કરવું ખૂબ જ સરળ છે હું કહું છું કે જો મને ID વર્સીસ VDS નો આલેખ ખબર હોય તો VGS ની અલગ કિંમત માટે તે કેવું દેખાય છે VDS વિવિધ મૂલ્યો માટે પછી સમાન VDS માટે VGS વર્સીસ ID ને આલેખ કરવું અત્યંત સરળ છે સમાન VDS માટે તેથી હવે જો મારી પાસે કોઈ સમસ્યા હોય જે તમે અહીં જોઈ શકો છો અહીં સમસ્યા કન્ડક્શન રિજિયનમાં છે કન્ડક્શન રિજિયનમાં કરંટનો રેટ ડીપ્લેશન ટાઈપ MOSFET નો કરંટ રેટ એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET કરતા ઓછો છે અહીં શું લખ્યું છે લખાયેલ વાક્ય એ છે કે કન્ડક્શન રિજિયનમાં ડીપ્લેશન અથવા ડીપ્લેશન ટાઈપ MOSFET નો કરંટ રેટ એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET ના કરંટ રેટ કરતા ઓછો છે શું આ નિવેદન સાચું છે કે ખોટું તે એક પ્રશ્ન છે તેથી આપણે શોધવું પડશે કે નિવેદન સાચું છે કે ખોટું નિવેદન એ છે કે જો હું મારા MOSFET નો ઉપયોગ કરું છું તો 1 મારો ડીપ્લેશન MOSFET છે 1 મારો એન્હાન્સમેન્ટ MOSFET છે અને તે શું કહે છે કે કન્ડક્શન રિજિયનની ટ્રાયોડમાં કન્ડક્શન રિજિયનમાં મારા કરંટના પરિવર્તનનો રેટ જે મારો ID છે જે મારા પરિવર્તનનો રેટ છે તેથી dd છે જ્યારે હું એન્હાન્સમેન્ટનો ઉપયોગ કરું છું તેની સરખામણીમાં હું ઘટાડાનો ઉપયોગ કરું છું ત્યારે કરંટમાં ફેરફારનો રેટ ધીમો હોય છે શું તે સાચું છે કે ખોટું છે તેથી ચાલો તેને સોલ્વ કરીએ હવે આપણે બધા જાણીએ છીએ કે ડીપ્લેશન ટાઈપ MOSFET માટે ID નું ઈક્વેશન કંઈ નથી પરંતુ ID IDSS 1 VGSVp2 અને જો હું એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET ને સમજવા માંગુ છું તો મારું કરંટ ઈક્વેશન ID હશે ID K 2 આપણે આમાંથી એક ડેરિવેશન જોઈશું બાકી તમારે જાતે જ કરવાનો પ્રયાસ કરવો પડશે તો એકવાર હું ઈક્વેશન જાણું ID IDSS 1 VGS Vp 2 અને ID K 2 તો પછી અહીં કોન્સ્ટન્ટ શું છે અહીં મારું કોન્સ્ટન્ટ IDSS અને Vp છે અહીં મારું કોન્સ્ટન્ટ K અને VT છે કારણ કે અહીં IDSS કોન્સ્ટન્ટ છે આપણે તેને જાણીએ છીએ અહીં પિંચ ઓફ વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે આપણે તેને જાણીએ છીએ અહીં K કોન્સ્ટન્ટ છે આપણે જાણીએ છીએ અહીં થ્રેશોલ્ડ વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે આપણે તેને જાણીએ છીએ તેથી આ કિસ્સામાં જો હું ડેરિવેશન કરું છું કારણ કે હું ફેરફારનો રેટ જોવા માંગુ છું તેથી જ મારે ડેરિવેશન કરવું પડશે તેથી આ પર્ટિક્યુલર ઈક્વેશન 1 ને ID તરીકે ઓળખો ચાલો આને ઈક્વેશન નંબર 2 કહીએ તેથી આપણે 1 માંથી ડીરાઈવિંગ કરી રહ્યા છીએ જો તમે IDSS માટે અધિક ID dVGS જોઈ શકશો IDSS કોન્સ્ટન્ટ છે dID dVGS 1 VGS Vp 2 તેથી ચાલો આપણે પહેલા આ બાજુ જોઈએ પહેલા ડાબી બાજુ તેથી ચાલો આપણે અહીં ધારીએ કે 1 VGS VpS તે કિસ્સામાં dIDdVGS 2IDSS dS dVGS કારણ કે d2S d VGS કારણ કે આપણે આ S2 ના મૂલ્યને ધ્યાનમાં લીધું છે 1 VGS Vp S તેથી અમારી પાસે dS2 dVGS હોઈ શકે છે જે 2S dS dVGS સિવાય કશું હોઈ શકે નહીં અને પછી અમારી પાસે તમારી IDSS છે અમારી પાસે 2 વખત તમારી IDSS છે જ્યારે તમારી પાસે S2 નું આ ડેરિવેશન છે 2S dID dVGS તેથી તે માત્ર એક સરળ ડેરિવેશન છે જેના દ્વારા આપણે આ ઈક્વેશન મેળવી શકીએ છીએ જે તમારી બરાબર સામે છે તે સિવાય બીજું કંઈ નથી dIDdVGS 2SIDSS dSdVGS તેથી આ ઈક્વેશન સાથે જો હું S નું મૂલ્ય બદલીશ જે કંઈ નથી પરંતુ 1 VGSVp છે તેથી જો હું અહીં S ની કિંમત 1 VGSV p બદલીશ પછી મને આ પર્ટિક્યુલર ઈક્વેશન મળે છે તેથી જો હું વધુ 2 ID ને સમજું 1 VGSVp હવે 1 ની ડેરિવેશન 0 છે અને મારું dVGSdVGS Vp જે 1Vpહશે તેથી જો હું આ ઈક્વેશનને વધુ સોલ્વ કરું તો મારી પાસે શું છે dIDdVGS 2IDSS હવે તમે આ બંનેને ગુણાકાર કરો અથવા તમને Vp 2 VGS Vp મળશે હવે અહીં કોન્સ્ટન્ટ શું છે આપણે જાણીએ છીએ કે IDSS કોન્સ્ટન્ટ છે અને Vp કોન્સ્ટન્ટ છે આપણે જાણીએ છીએ તેથી ચાલો આપણે કોન્સ્ટન્ટ મૂલ્ય મૂકીએ તેથી આ મુખ્ય સમૂહ છે આ પર્ટિક્યુલર મૂલ્ય કોન્સ્ટન્ટ છે 2 કોન્સ્ટન્ટ છે IDSS Vp 2 કોન્સ્ટન્ટ રહેશે VGS Vp Vp ફરીથી કોન્સ્ટન્ટ છે તેથી હું C ને એક કોન્સ્ટન્ટ તરીકે લખીશ જે ફરીથી કોન્સ્ટન્ટ છે તેથી ડીપ્લેશન રિજિયન માટે મારું ઈક્વેશન છે CVGS - C આ મારું ઈક્વેશન છે ડીપ્લેશન ટાઈપ MOSFET અને 2 કન્ડક્શન રિજિયનમાં કરંટના પરિવર્તનનો માટે હવે મારે જોવાનું હતું કે કરંટ અથવા કરંટના પરિવર્તનનો રેટ એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET માં કેવી રીતે થાય છે એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET માં કરંટમાં ફેરફાર કેવી રીતે થાય છે તે હું જોઈશ તો ચાલો સ્લાઇડની જમણી બાજુ અને સેકન્ડ હાલ્ફ એટલે કે ઈક્વેશન નંબર 2 ઉપર વિચાર કરીએ તેથી હવે આપણે ફક્ત આ પર્ટિક્યુલર બાજુ ઉપર વિચાર કરીશું તો ચાલો શરૂ કરીએ તો હવે આપણે જાણીએ છીએ કે એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET તમારી કરંટ ID K ટાઈમ્સ V G S માઇનસ VT સંપૂર્ણ સ્ક્વેર છે અહીં K કોન્સ્ટન્ટ છે અને VT કોન્સ્ટન્ટ છે તેથી જો હું મારુ ડેરિવેટિવ શરૂ કરું dID dVGS K d dVGS 2 હવે જો હું ધારું VGS VT m પછી મારી પાસે હશે dID dVGS 2 Km dm dVGS ફરીથી જે સમાન વસ્તુ છે જે આપણી પાસે છે dm2 dVGS 2mdmdVGS આ તે છે જે આપણે અહીં લખ્યું છે K ત્યાં છે આપણે K ને પણ બદલ્યો છે હવે એકવાર મારી પાસે આ છે હું ફરીથી m ની કિંમત બદલીશ તેથી જ્યારે હું m ની કિંમત બદલીશ ત્યારે મારી પાસે 2K હશે m શું છે VGS VT તેથી 2K ddVGS જ્યારે હું આ સોલ્વ કરું છું મને મળશે 2K હવે ddVGS 1 0 અહીં મારું મૂલ્ય કોન્સ્ટન્ટ સિવાય બીજું કંઈ નથી તેથી તે કોન્સ્ટન્ટમાં સ્થિર રહેશે તે કોન્સ્ટન્ટ જેવું લખાય છે કારણ કે K કોન્સ્ટન્ટ 2 છે કોન્સ્ટન્ટ VGS VT VT કોન્સ્ટન્ટ છે તેથી મારી પાસે મૂલ્ય છે dID dVGS C VGS - C આ તે છે જે મેં પ્રાપ્ત કર્યું છે આ એન્હાન્સમેન્ટ ટાઈપ માટે છે આ ડીપ્લેશન ટાઈપ MOSFET માટે છે તેથી મને જે મળે છે તે એ છે કે કન્ડક્શન રિજિયનમાં ડીપ્લેશન ટાઈમ MOSFET નો કરંટ રેટ એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET જેટલો છે આમ કન્ડક્શન રિજિયનમાં કરંટ ડીપ્લેશન સમય MOSFET થી ધીમો નથી ઝડપી નથી પરંતુ તે કન્ડક્શન સમાન છે એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET માં કરંટનો રેટ બદલાય છે તેથી આ નિવેદન ખોટું છે આ રીતે આપણે શોધી શકીએ છીએ કે ડીપ્લેશન ટાઈપ MOSFET માં કરંટમાં ફેરફારનો રેટ એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET માં કરંટના ફેરફારના રેટ કરતાં અલગ છે કે નહીં તેથી જો હું લાક્ષણિકતાઓ જોઈ શકું છું તો તે તમને ફરી એકવાર મદદ કરવા માટે છે તમે જુઓ V D saturation VGS VT તમે ફક્ત આ આલેખ ID સમજો છો તમે લગભગ સીધી લાઈન જોઈ શકો છો અને પછી કર્વ બેન્ડ થાય છે કારણ કે VDS સાથે ચેનલનો રેઝિસ્ટન્સ વધે છે આ તમારું બીજું કંઈ નથી પણ VDS સેચ્યુરેશન છે જે અહીં છે આ રિજિયન તમારો ટ્રાયોડ રિજિયન છે એકવાર તમે કરંટ સેચ્યુરેશન કરો કારણ કે ચેનલ પિન્ચ ઑફ છે તેથી આ પિન્ચ ઑફ વોલ્ટેજ છે અને અહીં સેચ્યુરેશન રિજિયનમાં VDS VGS VT છે તેથી જો હું આ પર્ટિક્યુલર આલેખ જોઉં પણ હું જોઈ શકું છું કે ત્યાં એક સોર્સ છે ત્યાં એક ચેનલ છે ત્યાં ડ્રેઇન છે અહીં એક ડ્રેઇન છે અહીં એક સોર્સ છે અને ત્યાં ચાર્જની રચના છે વેલોસિટી બીજું કંઈ નથી પણ dxdt આ મારો x છે મારો x વેલોસિટી dxdt છે મારું E dvdx જ્યાં આ મારું વોલ્ટેજ v છે આ એક અને આ મારું dv હશે તેથી જો હું વોલ્ટેજનો આલેખ દોરવા માંગુ છું અને ચેનલ કેવી રીતે બને છે તે જોવાનું છે હું વેલોસિટી શોધી શકું છું હું ચાર્જ જોઈ શકું છું હું જોઈ શકું છું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે અને આ રીતે આપણે MOSFET ની VDS લાક્ષણિકતાઓ વર્સીસ ID મેળવી શકીએ છીએ તમે ફરીથી એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET નું સિમ્બોલ જોઈ શકો છો તમે તે ડીપ્લેશન ટાઈપ n ચેનલ MOSFET જેનરિક અને જનરલ m MOSFET જોઈ શકો છો પરંતુ અહીં તમે એન્હાન્સમેન્ટ ટાઈપ જુઓ છો ત્યાં ડ્રેઇન અને સોર્સ વચ્ચે બ્રેક છે અને કારણ એ છે કે MOSFET ની શરૂઆતમાં કોઈ ચેનલ નથી જ્યારે તમે MOSFET એન્હાન્સમેન્ટ ટાઈપ લો છો તો ત્યાં કોઈ ચેનલ નથી પરંતુ ડીપ્લેશન ટાઈપનાં કિસ્સામાં ચેનલની રચના શરૂઆતમાં છે અને તેથી જ આપણે આ પર્ટિક્યુલર લાઈન જોઈ શકીએ છીએ તેથી ચાલો આપણે એક વધારે એક્ઝામ્પલ કરીએ અને પછી આપણે આ પર્ટિક્યુલર મોડ્યુલ સમાપ્ત કરીશું અને આપણે તે જ લેકચરના આગામી મોડ્યુલમાં ચાલુ રાખીશું તેથી જો તમને આપવામાં આવે તો VT ડીટર્માઇન કરો તે અમુક મૂલ્યના K માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ છે કેટલાક મૂલ્ય માટે VGS સાથે કેટલાક મૂલ્ય માટે ID ચાલુ કરો તેથી પહેલા આપણે સમજવું જોઈએ કે VGS તેના 4 વોલ્ટ ઉપર ID તેના 3 5 મિલિએમ્પિયર ઉપર છે તેનો અર્થ એ છે કે આ મારા એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET સિવાય બીજું કંઈ નથી એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET માટે ટ્રાયોડ રિજિયન માટે હું ટ્રાયોડ રિજિયન માટે ઈક્વેશન D 2K VD - VDS 2 2 જાણું છું આ મારું ટ્રાયોડ રિજિયન માટે ઈક્વેશન છે સેચ્યુરેશન રિજિયન માટે હું જાણું છું VDS VGS VT તેથી હું VDS ના આ મૂલ્યને આ પર્ટિક્યુલર ઈક્વેશનમાં બદલીશ મારી પાસે શું હશે 1 માં 2 ને બદલવું અને ID K 2 હવે મારી પાસે પહેલેથી જ ID છે ID શું છે 3 5 મિલિએમ્પીયર આ પહેલેથી જ અહીં આપવામાં આવ્યું છે મારી પાસે VGS વોલ્ટ છે હું તે VT ને શોધી શકું છું K પણ આપવામાં આવેલ છે 0 4 10 3 A V2 આ બધું આપવામાં આવ્યું છે તેથી જો હું મૂલ્યને સબસ્ટિટ્યૂટ કરું છું તો મને જે મળે છે તે આ મૂલ્યના 3 5 બરાબર છે તો અહીં આ પર્ટિક્યુલર ઈક્વેશન હશે તેથી આ પર્ટિક્યુલર મૂલ્ય હું તેને અહીં મૂકીશ અને હું તેને સોલ્વ કરીશ તેથી મારી પાસે હશે 8 75 V2 2 તેથી 2 95 4 VT છે તેથી આપણે આ પર્ટિક્યુલર ઈક્વેશનનું વર્ગમૂળ લઈને વર્ગમૂળ લઈ શકીએ છીએ પછી શું થશે મારી પાસે હતું 2 95 4 વી VT પછી મારી પાસે VT 1 05 વોલ્ટ છે તેથી જો મને ખબર હોય કે મારી પાસે કયા ટાઈપનું MOSFET છે તો હું VT શોધી શકું છું કારણ કે મને ખબર છે કે સેચ્યુરેશન રિજિયનમાં VDS VGS VT ટ્રાયોડ રિજિયન આ ઈક્વેશન છે હું આ ઈક્વેશનને બદલીશ અને મારી પાસે ડ્રેઇન કરંટ માટેનું ઈક્વેશન હશે ડ્રેઇન કરંટના ઈક્વેશનમાં બધું આપવામાં આવ્યું છે ID આપવામાં આવેલ છે VD K આપવામાં આવેલ છે VGS આપવામાં આવેલ છે મારે ફક્ત થ્રેશોલ્ડ વોલ્ટેજ VT શોધવાનું છે તેથી આ પર્ટિક્યુલર મોડ્યુલ માટે આ છેલ્લી સ્લાઇડ છે અને આપણે આગલા મોડ્યુલમાં ચાલુ રાખીશું અને MOSFET ની આગળની એપ્લિકેશન જોઈશું તેથી હું આશા રાખું છું કે તમે લોકો સમજી ગયા હશો ડીપ્લેશન MOSFET શું છે તમે ઝડપથી સમજી ગયા કે ડ્રેઇન લાક્ષણિકતાઓ શું છે આપણે એક એક્ઝામ્પલ જોયું છે કે ડીપ્લેશન ટાઈપ અને એન્હાન્સમેન્ટ ટાઈપમાં કન્ડક્શન રિજિયનમાં કરંટના પરિવર્તન દરમાં ફેરફાર સમાન છે કે અલગ અમને જાણવા મળ્યું કે બંને સરખા છે પછી આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ નક્કી કરવાનું એક્ઝામ્પલ જોયું છે તો આગળની સ્લાઇડ્સમાં આગામી મોડ્યુલોમાં આપણે શું જોઈશું આપણે MOSFET કરંટથી વોલ્ટેજ લાક્ષણિકતાઓ MOSFET કરંટથી વોલ્ટેજ લાક્ષણિકતાઓનું ડેરિવેશન જોઈશું આપણે ઝડપથી જોઈશું ચેનલ લંબાઈ મોડ્યુલેશન શું છે અને પછી આપણે આ MOSFET ની મહત્વની એપ્લિકેશન તરફ આગળ વધીશું જે તમારું કરંટ મિરર છે તેથી ત્યાં સુધી તમે ફક્ત લેકચર પ્રમાણે જાઓ ફરી એકવાર વાંચો કે કેવી રીતે ડીપ્લેશન MOSFET નો ઉપયોગ એન્હાન્સમેન્ટ ટાઈપ MOSFET ની તુલનામાં કરી શકાય છે એન્હાન્સમેન્ટ ટાઈપમાં એપ્લિકેશન ખૂબ જ સરળ છે કોઈ ચેનલ નથી ડીપ્લેશન ટાઈપમાં એક ચેનલ છે જ્યારે કોઈ ચેનલ ન હોય જો હું ઇલેક્ટ્રોનને આકર્ષવા માંગું છું તો મારે પોઝિટિવ ગેટ આપવું પડશે એટલે જ ગેટ પોઝિટિવ છે તેનો અર્થ એ છે કે જ્યારે હું VGS વધારીશ ત્યારે મારો કરંટ વધવા લાગશે પરંતુ આ કિસ્સામાં ત્યાં પહેલેથી જ ચેનલ છે તેથી VGS 0 ઉપર પણ તે ડીપ્લેશન ટાઈપમાં છે જે સોર્સ અને ડ્રેઇન વચ્ચેની ચેનલ છે તેથી VGS 0 હજુ પણ હું કેટલાક કરંટ ID જોઈ શકું છું અને જો હું આ VGS ને ઘટાડું છું તો હું કરંટ ID માં ઘટાડો જોઈ શકું છું પરંતુ જો હું VGS ને વધારીશ તો તે IDSS કરતાં વધુ હોઈ શકે છે કારણ કે IDSS મહત્તમ કરંટ નથી તેથી આ ઘણી બધી વસ્તુઓ આપણે અત્યાર સુધી સમજી ગયા છીએ હવે ચાલો જોઈએ આગામી વર્ગમાં આપણે શું શીખી શકીએ તેથી હું તમને આગામી વર્ગમાં જોઈશ ત્યાં સુધી તમે કાળજી લો